33 p

25 5030 10112 345 p

69 p

5 50 112 033 p

06 p 07 p 3 p u 30 p

03 j0

j0

12 p u

A 1 13 A conjugateT